કોસ્ટ એન્ડ મેનેજમેન્ટ એકાઉન્ટિંગ કોર્સમાં આપનું સ્વાગત છે પ્રથમ સત્રમાં અમે કોસ્ટ એકાઉન્ટિંગ શું છે તે વિશે ચર્ચા કરીશું કોસ્ટ નિર્ધારિત કરવા માટેના ત્રણ પગલાં છે જ્યાં આપણે કોસ્ટ વિગતોમાં રેકોર્ડ કરીશું પછી આપણે કોસ્ટના વિશ્લેષણ પર ચર્ચા કરીશું તેથી કુલ કોસ્ટ વિગતોને સમજવાની વિવિધ રીતો પર વર્ગીકૃત કરવામાં આવી છે અને તે પછી વિશ્લેષણનો ઉપયોગ કોસ્ટ સ્ટેટમેન્ટની તૈયારી માટે થાય છે જે ફાસ્ટ કંટ્રોલ કરવામાં મદદ કરે છે તે નિર્ણય લેવા ખરીદવા આઉટસોર્સ અથવા અન્ય કોઈપણ પ્રકારનાં નિર્ણય લેવામાં પણ મદદ કરે છે આ વ્યાપક રૂપે કોસ્ટ એકાઉન્ટિંગ છે આ ખાસ કરીને મેનેજમેન્ટના ઉપયોગ માટે નિર્ણય લેવાનો ભાગ છે તેથી ત્યાં એક અમરેલા કોન્સપ્ત છે જેને મેનેજમેન્ટ એકાઉન્ટિંગ તરીકે ઓળખવામાં આવે છે આ કોર્સમાં અમારું ધ્યાન કોસ્ટ એન્ડ મેનેજમેન્ટ એકાઉન્ટિંગ પર રહેશે મુખ્યત્વે તે તકનીકો પર જેનો ઉપયોગ નિર્ણય લેવામાં આવે છે અમે ચર્ચા કરી છે કોસ્ટ અને કોસ્ટનું વર્ગીકરણ શું છે તેથી ચાલો આપણે કોસ્ટથી પ્રારંભ કરીએ મને લાગે છે કે તમારે બધાએ થોડોક ખર્ચ કર્યો હશે તેથી કોઈ ડેફીનિશનની જરૂર નથી અમે જે પણ પ્રવૃત્તિ કરીએ છીએ તે માટે આપણે ચૂકવણી કરવી પડશે અથવા આપણે ખર્ચ કરવો પડશે કેટલીકવાર આપણે આપણા સમયનો સેક્રિફાઈસ આપીએ છીએ અથવા આપણે ઓપ્પોર્ટુનિટી છોડીએ છીએ આ બધું એક સાથે ઉમેરવામાં આવે છે અને તેને કોસ્ટ કહેવામાં આવે છે હવે આ વર્ગીકરણ ખૂબ મહત્વનું છે કારણ કે તે કોસ્ટ એન્ડ મેનેજમેન્ટ એકાઉન્ટિંગની અંદર વિવિધ કોંસેપ્તર્સ પર ધ્યાન કેન્દ્રિત કરે છે અને કોસ્ટને નિયંત્રિત કરવાની કેટલીક તકનીકીઓ અથવા આ વર્ગીકરણનો નિર્ણય માટેની માહિતી પ્રદાન કરવા માટે થાય છે હવે પ્રથમ વર્ગીકરણ એ એલિમેન્ટનું છે જેની ચર્ચા આપણે પહેલાં કરી છે તેથી શું તમને હવે યાદ છે કોસ્ટના મહત્વપૂર્ણ એલિમેન્ટ કયા છે મને લાગે છે કે તમે બધા જાણો છો પ્રથમ મટીરીયલ છે બીજું લેબર છે અને ત્રીજો ખર્ચ છે આ વર્ગીકરણનો સૌથી જૂનો પ્રકાર છે તેથી કોસ્ટ સાથે સંબંધિત બધી ટૅન્જિબલ્ કોસ્ટની મટીરીયલને સમાવિષ્ટ કરવામાં આવે છે હ્યૂમેન સંબંધિત કોસ્ટને લેબર અને સર્વિસમાં વર્ગીકૃત કરવામાં આવે છે જ્યારે ખરીદી સંબંધિત કોસ્ટ એ ખર્ચ છે હવે આ એક ખૂબ જ મૂળભૂત વર્ગીકરણ છે અને હવે આપણે ફંક્શન પ્રમાણે વર્ગીકરણની ચર્ચા કરીશું તેથી પ્રોડક્શન એડમિનિસ્ટ્રેશન સેલિંગ ડીસ્ટ્રીબ્યુશન આર એન્ડ ડી જેવા મહત્વપૂર્ણ વ્યવસાયિક કાર્યોને કાર્યો અનુસાર યુનિટમાં વર્ગીકૃત કરવામાં આવે છે તેથી કોસ્ટને પણ ફંક્શન મુજબ વર્ગીકૃત કરવામાં આવે છે જેમ કે પ્રોડક્શન કોસ્ટ એડમિન કોસ્ટ માર્કેટિંગ કોસ્ટ વગેરે તે પછી કોસ્ટને વર્ગીકૃત કરવાની બીજી રીત છે ડાયરેક્ટ અને ઇનડાયરેક્ટ કોસ્ટ તમને યાદ છે ડાયરેક્ટ કોસ્ટ શું છે કોસ્ટ કંટ્રોલની દ્રષ્ટિએ તે ખૂબ જ મહત્વપૂર્ણ છે મને લાગે છે કે તમે જાણો છો ડાયરેક્ટ કોસ્ટ તે કોસ્ટ છે જે કોસ્ટ સેંટર અથવા પ્રોડક્ટ સાથે સંબંધિત હોઈ શકે છે જો તમને કંઇ યાદ નથી તો ઓછામાં ઓછું ફૂડ પલ્પનું ઉદાહરણ યાદ કરો ફળોની કોસ્ટ ફળના પલ્પના પ્રોડ્યૂકશનમાં સમાવિષ્ટ છે તમે તેને ઓળખી શકો છો તમે જાણો છો કે કેરી રો મટેરીઅલ છે અને તમે કેરીનો રસ બનાવી રહ્યા છો તેથી ખરીદેલી કેરીને કેરીના રસના પ્રોડ્યૂકશનમાં સીધી રીતે સમાવિષ્ટ કરવામાં આવશે પરંતુ બધી કોસ્ટ સીધી શામેલ કરી શકાતી નથી બાકી કોસ્ટ જેનો સીધો સમાવેશ કરી શકાતો નથી તે ઇનડાયરેક્ટ કોસ્ટ તરીકે ગણવામાં આવે છે ઉદાહરણ તરીકે આપણી પાસે ફળનો પલ્પ બનાવવાનું યુનિટ છે અમારી પાસે ચાર પ્રકારના ફળ છે અને અમે ચાર પ્રકારના પલ્પ બનાવીએ છીએ તેથી કોઈપણ ફળ ખરીદી આ ચાર યુનિટ માટે લેવામાં આવશે અને અન્ય કોસ્ટ ઇનડાયરેક્ટ કોસ્ટ તરીકે ગણવામાં આવશે માની લો અમારી પાસે ફેક્ટરી છે જેમાં આ ચાર યુનિટો છે અને અમે સામાન્ય રેન્ટ ચૂકવીએ છીએ રેન્ટ ફક્ત એક યુનિટ માટે નથી તે ચારેય પ્રકારના પલ્પ યુનિટો માટેનું કુલ ભાડું હશે તેથી તે ઇનડાયરેક્ટ કોસ્ટ છે એ જ રીતે સેક્યુરીટી ઈન્સુરન્સ મેઇન્ટેનન્સ આ ઇનડાયરેક્ટ કોસ્ટનાં ઉદાહરણો છે મેનપોઉર કોસ્ટ શું છે તે ડાયરેક્ટ અથવા ઇનડાયરેક્ટ કોસ્ટ છે ધારો કે પલ્પ મેકિંગ યુનિટ માટે કામ કરતા કર્મચારીઓ છે દાખલા તરીકે કેરી યુનિટમાં 15 કર્મચારી કામ કરી રહ્યા છે તેમની કોસ્ટ કેરીના પલ્પ બનાવવાની સાથે સંબંધિત હશે અને તેને ડાયરેક્ટ કોસ્ટ માનવામાં આવશે પરંતુ સુપરવાઇઝર જે ચારેય એકમોની દેખરેખ રાખી રહ્યા છે તેને ઇનડાયરેક્ટ કોસ્ટ કહેવામાં આવે છે પ્રોડક્શન મેનેજરનો કોસ્ટ હેલ્પર કોસ્ટ જે અહીંથી માલ ખસેડવામાં મદદ કરે છે તે કોઈ યુનિટ સાથે સંબંધિત નથી ઇનડાયરેક્ટ કોસ્ટ તરીકે ગણવામાં આવશે તે જ રીતે તે મટીરીયલ અથવા લેબર છે અથવા ઓવરહેડ કોસ્ટ આ ઇનડાયરેક્ટ કોસ્ટ પ્રત્યક્ષતા મુજબ ફરીથી વર્ગીકૃત કરવામાં આવે છે જો તેને વિશેષ રૂપે ઓળખી શકાય જો કોસ્ટ સેન્ટર અથવા પ્રોડક્ટ સાથે તેને સરળતાથી જોડી શક્ય છે તો અમે તેને ડાયરેક્ટ કોસ્ટ તરીકે કહીશું અને જેનો આપણે રેન્ટ અથવા સેક્યુરીટી સાથે સહેલાઇથી સંબંધ કરી શકતા નથી તેઓને ઇનડાયરેક્ટ કોસ્ટ તરીકે ગણવામાં આવશે હવે આપણે આ ઇનડાયરેક્ટ કોસ્ટ પણ લેવાની જરૂર છે ડાયરેક્ટ કોસ્ટ સરળતાથી ચાર્જ કરી શકાય છે પરંતુ ઇનડાયરેક્ટ કોસ્ટ સરળતાથી ચાર્જ કરી શકાતા નથી તેથી જ રેટ પર યુનિટ અથવા કોમ્પોઝિટ રેટની ગણતરી કરવામાં આવે છે તકનીકી રીતે અબ્જ઼ૉર્પ્શન રેટ તરીકે ઓળખાય છે તેથી અમે ટોટલ ઇનડાયરેક્ટ કોસ્ટ લઈએ છીએ ધારો કે આપણે તેને કલાકોની સંખ્યા દ્વારા વિભાજીત કરીએ આપણે રેટ પર આવર મેળવીએ છીએ પરંતુ આ એક ખૂબ જ બેસિક પદ્ધતિ છે પરંતુ એક્ટિવિટી બૈસ્ટ કૉસ્ટિંગ તરીકે ઓળખાતી એડવાન્સ પદ્ધતિઓ પણ છે તેથી આ રીતે ઇનડાયરેક્ટ કોસ્ટને પ્રોડક્ટનો અથવા કોસ્ટ સેન્ટરમાં શામેલ કરવામાં આવે છે તે વર્ગીકૃત કરવાની બીજી રીત છે કંટ્રોલએબિલિટી આધારે વર્ગીકરણ હવે કન્ટ્રોલબલ કોસ્ટ તે કોસ્ટ છે જે કોઈ સ્પેસિફિક વ્યક્તિની ક્રિયા દ્વારા પ્રભાવિત થઈ શકે છે તેથી જો ફેક્ટરીના મેનેજર અમુક કેટેગરીની કેરી ખરીદવા અથવા ન ખરીદવાનો નિર્ણય કરી શકે છે તો તેની પાસે દૈનિક ક્રિયાઓ નક્કી કરવાનો અધિકાર છે તો પછી તે કોસ્ટ જે તેના નિર્ણયો માટે ઐટ્રબ્યૂટ હોઈ શકે છે તે સ્તર માટે કન્ટ્રોલબલ કોસ્ટ છે રેન્ટ એક કન્ટ્રોલબલ કોસ્ટ છે મોટે ભાગે ના કારણ કે રેન્ટનો નિર્ણય ઉચ્ચ સ્તર દ્વારા પહેલેથી લેવામાં આવ્યો હોઈ શકે છે વેજ રેટ અંગેનો નિર્ણય ઉચ્ચ સ્તર દ્વારા લેવામાં આવ્યો હોઈ શકે છે તે પછી તે ખર્ચ નોન કન્ટ્રોલબલ કોસ્ટ તરીકે ગણવામાં આવશે હવે આ વિશિષ્ટ વર્ગીકરણ ખૂબ તીવ્ર નથી તે આટીવીટી સ્તર પ્રમાણે બદલાતું રહેશે યુનિટના સુપરવાઇઝરને નિર્ણયો લેવાની શક્તિ હોઇ શકે છે તેમ ફેક્ટરી મેનેજર પાસે નિર્ણયો લેવાની વધુ શક્તિ હોઇ શકે છે જ્યારે જનરલ મેનેજરને નિર્ણય લેવાનો વધુ સ્તર હોય છે તેથી મેનેજમેન્ટના દરેક સ્તર માટે કન્ટ્રોલબલ કોસ્ટમાં બદલાય હવે આ વર્ગીકરણનો ફાયદો એ છે કે જ્યારે આપણે કન્ટ્રોલબલ કોસ્ટને અલગ કરીએ છીએ ત્યારે અમે તે વ્યક્તિને ફક્ત તે કોસ્ટ માટે જવાબદાર બનાવી શકીએ છીએ જે તેના નિર્ણયોમાં નિયંત્રિત થાય છે નહિંતર શું થશે દરેક મેનેજર કહેશે કે મારી પાસે બહુ અધિકાર નથી સિનિયર અધિકારીઓ નિર્ણય લે છે અન્ય વિભાગો વધુ ખર્ચ કરે છે તેથી હું મારા ખર્ચને નિયંત્રિત કરી શકતો નથી તેથી આ બધી કોસ્ટમાંથી મોટાભાગની કોસ્ટ મારા નિયંત્રણમાં નથી તેથી કંટ્રોલએબિલિટીની ઓળખ મુશ્કેલ બને છે તેથી જ કંટ્રોલએબિલિટીના વર્ગીકરણ હેઠળ વિભાગ અથવા યુનિટ સંબંધિત તમામ કોસ્ટને બે પ્રકારમાં વર્ગીકૃત કરવામાં આવે છે એક જે કન્ટ્રોલબલ છે અન્ય જે નોન કન્ટ્રોલબલ છે અને તે વ્યક્તિ ફક્ત કન્ટ્રોલબલ કોસ્ટ માટે જવાબદાર છે નામ સૂચવે છે કે આ તકનીક કોસ્ટ કંટ્રોલ માટે ખૂબ ઉપયોગી છે હવે પછીનું વર્ગીકરણ નોર્માલિટી મુજબનું છે હવે આઉટપુટના ચોક્કસ સ્તર માટે અમુક કોસ્ટને નોર્મલ માનવામાં આવે છે પરંતુ જો કોસ્ટ તે સ્તર કરતાં વધી જાય તો તે ઐબ્નૉર્મલ માનવામાં આવશે ઉદાહરણ તરીકે જો તમે પેટ્રોલ પંપ પર જાઓ છો તો તેઓ પેટ્રોલ અથવા ડીઝલનો વ્યવહાર કરે છે હવે આ વસ્તુઓ ઇવાપોરેટ થાય તેવું છે તો ધારો કે એક દિવસમાં 50000 લિટર પેટ્રોલ વેચાય છે તે જાણીતું છે કે તેમાંથી 0 3 ઇવાપોરેટ થવાની સંભાવના છે જેને સામાન્ય ઇવાપોરેશન માનવામાં આવે છે તેથી જે પણ પેટ્રોલના વેચાણનો ઇન્ચાર્જ છે કોઈ પણ પૂછશે નહીં કે શું પેટ્રોલનું નુકસાન 0 3 સુધી મર્યાદિત છે પરંતુ જો અક્ટયુઅલ ખોટ ઇકસીડ થાય તો તે વ્યક્તિની પૂછપરછ કરવામાં આવશે ત્યાં કોઈ ઉનબિલ્ડ વેચાણ થયું છે કે નહીં તે જાણવા માટે તેથી તે કોઈપણ વધારાની ખોટને ઐબ્નૉર્મલ નુકસાન તરીકે ગણવામાં આવશે તે જ ગૂડ્સ માટે લાગુ પડે છે જે સ્ટોરેજમાં રાખવામાં આવે છે તેથી વિવિધ પ્રકારનાં નુકસાન માટે અમે તેમને નોર્મલ અને ઐબ્નૉર્મલ નુકસાનમાં ભાગ કરીયે છીએ નોર્મલ નુકસાનને અલગ ટ્રીટમેન્ટ આપવામાં આવે છે તેઓ ઉત્પાદિત ગૂડ્સ યુનિટ માટે ચાર્જ લેવામાં આવે છે કારણ કે તે થવાનું જ છે જો નોર્મલ પેરીસન્ટથી વધુ ઐબ્નૉર્મલ નુકસાન થાય છે તો અમે તે ડીપાર્ટમેન્ટ અથવા મેનેજરને ચાર્જ કરીશું અમે કસ્ટમર પાસેથી તેનો શુલ્ક લઈ શકીએ નહીં હવે આગામી પ્રકારનું વર્ગીકરણ વરીઅબીલીટી મુજબ છે હવે અહીં વર્ગીકરણનો આધાર થોડો અલગ છે અગાઉ જે વર્ગીકરણનો અભ્યાસ કર્યો છે તે મુખ્યત્વે કોસ્ટ કંટ્રોલ માટે હતા હવે વરીઅબીલીટી મુજબ વર્ગીકરણ મુખ્યત્વે ડિસિઝન મેકિંગ હેતુ માટે ઉપયોગી છે તેથી તમે આ કોસ્ટને કેવી રીતે વર્ગીકૃત કરશો કોસ્ટને ફિક્સડ વેરિયેબલ અને સેમી વેરિયેબલમાં વર્ગીકૃત કરવામાં આવશે નામ સૂચવે છે કે વેરિયેબલ કોસ્ટ તે કોસ્ટ છે જે બદલાય છે અહીં જ્યારે આપણે વિવિધ ઉપયોગ કરીએ છીએ ત્યારે આપણે લેવલ ઓફ આઉટપુટ પ્રમાણે વેરિએશનનો વિચાર કરીશું વધુ વપરાશ અથવા વધુ પ્રોડક્શનમાં કોસ્ટ લિનિયર પ્રોપોરશનમાં વધે છે જેને વેરિયેબલ કોસ્ટ તરીકે ઓળખવામાં આવે છે દાખલાઓ તરીકે ડાયરેક્ટ વેજિસ ડાયરેક્ટ માટેરીઅલ્સ જો કોઈ વેહિકલ ચલાવવામાં આવે છે સામાન્ય રીતે કિલોમીટરના વપરાશ મુજબ પેટ્રોલનો કોસ્ટ અથવા ફુએલનો કોસ્ટ વધશે તેથી તે એક વેરિયેબલ કોસ્ટ તરીકે ગણવામાં આવશે આની સામે ત્યાં અમુક કોસ્ટ છે જે ફિક્સડ કોસ્ટ તરીકે ઓળખાય છે ફિક્સડ કોસ્ટ જે કોસ્ટ છે જે સમયથી સંબંધિત છે અને તે વોલ્યુમ સાથે અથવા લેવલ ઓફ આટીવીટી સાથે બદલાતા નથી ઉદાહરણ તરીકે આપણે કાર ચલાવવા કરતા કારની કોસ્ટ વધારે લઈશું તો ફુએલ કોસ્ટ બદલાશે કેમ કે તે એક વેરિયેબલ કોસ્ટ છે પરંતુ ઈન્સુરન્સ કોસ્ટ અને કારની ડેપ્રિસિએશન કોસ્ટ બદલાશે નહીં તેથી તે ફિક્સડ કોસ્ટ તરીકે આવે છે અન્ય ઉદાહરણો રેન્ટ પ્રોપર્ટી અથવા ટેક્સસ આ ફિક્સડ કોસ્ટનાં ઉદાહરણો પણ છે હવે આ ટેબલે સારાંશ વર્ગીકરણને દર્શાવે છે લેવલ ઓફ આટીવીટી સાથેના કુલ ફેરફારોમાં બદલાતી કોસ્ટ જો તમે તેની ગણતરી પર યુનિટ બેસીસ કરશો તો તે પર યુનિટ બેસીસ કોન્સ્ટન્ટ રહેશે જ્યાં સુધી ફિક્સડ કોસ્ટની વાત છે તે ટોટલ દરે કોન્સ્ટન્ટ બનશે પરંતુ પર યુનિટ બેસીસ તે દરેક વધારાના યુનિટને ઘટાડવાનું ચાલુ રાખે છે કારણ કે તે એકદમ સામાન્ય છે તે વધુ યુનિટ્સ માટે ઘટાડવાનું કામ કરશે શું તમે સમજી ગયા હવે તેમાં અમુક કોસ્ટ છે જે વચ્ચે છે તેમાં વેરીએબિલીટીનો થોડો કોમ્પોનેન્ટ છે અને કેટલોક ફિક્સ્ડ છે તેથી તેને સેમી વેરિયેબલ કોસ્ટ કહેવામાં આવે છે ઉદાહરણ તરીકે ટેલિફોન બિલ આજકાલ મને લાગે છે કે તમારામાંના મોટાભાગના લોકોએ આ પ્રકારનો ટેલિફોન જોયો ન હોય આ જૂની ફિક્સ લાઇન ટેલિફોન છે મોબાઇલ ફોન જેવું નથી જે આપણે હવે વાપરીએ છીએ તે ફિક્સ્ડ રેન્ટ કરવામાં આવતું હતું અને દરેક કોલ માટે તમારે એક્સટ્રા પે કરવું પડે તેથી તે વેરિયેબલ કોસ્ટ છે રેન્ટનો ભાગ ફિક્સ્ડ છે કોલ ચાર્જ વેરિયેબલ છે આજે પણ મોબાઇલ ફોન્સ માટે એક ફિક્સ્ડ ચાર્જ છે અને કોલ્સના દરેક વધારા માટે વધારાની રકમ લેવામાં આવે છે પછી તે વેરિયેબલ કોસ્ટ છે અલબત્ત જો તમને અનલિમિટેડ કૅલલિંગ યોજના મળી છે તો વેરિયેબલ કોસ્ટ 0 છે તમારે ફક્ત ફિક્સ કોસ્ટ માટે ચૂકવણી કરવી પડશે એ જ રીતે ઇલેકટ્રીસિટી માટે અથવા મેઇન્ટેનન્સ માટે પણ ફિક્સ કોમ્પોનેન્ટ અને વેરિયેબલ કોમ્પોનેન્ટ હશે તેથી ટોટલ કોસ્ટ અલગ અલગ હશે પરંતુ સીધા પ્રમાણમાં નહીં તેથી તેને સેમી વેરિયેબલ કોસ્ટ તરીકે ગણવામાં આવે છે હવે ચાલો આપણે 2 મહિનાનો ઉદાહરણ લઈએ ચાલો જુલાઈ અને ઓગસ્ટ લઈએ પ્રથમ મહિના માટે યુનિટ 1000 છે આવતા મહિના માટે તે 2000 છે હવે તમે જોઈ શકો છો કે કોસ્ટ આપ્યું છે અને તમારે ફિક્સડ વેરિયેબલ અથવા સેમી વેરિયેબલમાં તરીકે ઓળખવું પડશે હવે પ્રથમ ડાયરેક્ટ મટીરીયલ છે તે કયા કૅટિગરિમાં આવશે જેમ તમે જોઈ શકો છો કે મટીરીયલ કોસ્ટ 50000 થી વધીને 100000 થઈ છે તેથી તે ડબલ થઈ ગઈ છે યુનિટની સંખ્યા પણ ડબલ થઈ ગઈ છે તેનો અર્થ એ કે તે વેરિયેબલ કોસ્ટનું એક ઉદાહરણ છે ડાયરેક્ટ લેબર ફરી તે જ 28 56 તેથી તે ડબલ થઈ ગયો છે તે એક વેરિયેબલ કોસ્ટ છે ફેક્ટરીનું રેન્ટ બદલાયું નથી તેથી તે એક ફિક્સડ કોસ્ટ છે પાવર 35000 50000 તે બદલાઈ ગઈ છે પરંતુ ડાયરેક્ટ પ્રપૉર્શનમાં નહીં તે 35 થી 70 થયું નથી તેથી તે ન તો વેરિયેબલ છે ન તો ફિક્સડ છે તે એક સેમી વેરિયેબલ કોસ્ટ છે તેવી જ રીતે મેન્ટેનન્સ પણ 17 અને 26 છે તેથી તે સેમી વેરિયેબલ કોસ્ટ છે શું તમે સમજી રહ્યા છો કે આ સરળ છે પરંતુ જ્યારે અમે વિવિધ ડિસિઝન લઈએ છીએ ત્યારે આ વર્ગીકરણ ખૂબ જ ઉપયોગી થશે અને આવતા સત્રોમાં અમે આ વર્ગીકરણના ઉપયોગની વિગતવાર તપાસ કરીશું પરંતુ હમણાં આપણે આગામી વર્ગીકરણમાં જોઈશું જે રેલેવન્સ મુજબ છે હવે રેલવન્ટ કોસ્ટ તે ફ્યુચર કોસ્ટ છે જે ઑલ્ટર્નટિવ્જ઼ વચ્ચે જુદા પડે છે તેથી જો તમે કોઈ ડિસિઝન લો તો તે ભવિષ્યમાં અમુક કોસ્ટમાં ફેરફાર કરે છે તે કોસ્ટને રેલવન્ટ કહેવામાં આવે છે જ્યારે સંક કોસ્ટ તે કોસ્ટ છે જે ડિસિઝન સાથે બદલાતા નથી તેથી અમે તેને સંક કોસ્ટ તરીકે કહીએ છીએ હવે ઉદાહરણ શું છે માની લો કે તમે એક પ્રોડક્ટ P ડિવેલપ કર્યું છે જે પ્રાડક્ટ ના ડિવેલપ્મન્ટ માટે તમે રિસર્ચ ઐન્ડ ડિવેલપ્મન્ટ કોસ્ટ 10 લાખનો કર્યો છે હવે સવાલ એ છે કે આપણે પ્રોડક્ટ લોન્ચ કરીએ કે ના લોન્ચ કરીએ જો અમે પ્રોડક્ટ લોન્ચ કરીએ તો મૈન્યફૈક્ચરિંગ કોસ્ટ 25 લાખ થશે અને અમને 30 લાખ રેવન્યૂની અપેક્ષા છે હું આ આંકડાઓ રીપીટ કરીશ રિસર્ચ ઐન્ડ ડિવેલપ્મન્ટ કોસ્ટ 10 લાખ છે મૈન્યફૈક્ચરિંગ કોસ્ટ 25 લાખ છે રેવન્યૂ થવાની સંભાવના 30 લાખ છે હવે શું આપણે પ્રોડક્ટ લોન્ચ કરીશું રેલવન્ટ કોસ્ટ શું છે અને સંક કોસ્ટ શું છે મને લાગે છે કે તમારામાંથી મોટાભાગના લોકો સમજી રહ્યા છે કે શું આપણે પ્રોડક્ટ લોન્ચ કરવું જોઈએ કેમ કે રેલવન્ટ કોસ્ટ એક મૈન્યફૈક્ચરિંગ કોસ્ટ છે જે 25 લાખ છે વેચાણમાંથી આપણે ત્રીસ લાખ રૂપિયા મેળવીશું એનો અર્થ એ કે અમે 5 લાખનો પ્રાફિટ કરી રહ્યા છીએ સંક કોસ્ટ 10 લાખ છે જે આપણે રિસર્ચ ઐન્ડ ડિવેલપ્મન્ટ પર ખર્ચ કર્યું છે તેમ છતાં જો આપણે પ્રોડક્ટ લોંચ નહીં કરીએ તો 10 લાખનું નુકસાન કરીએ છીએ આ નિર્ણયથી આપણે તેને બદલી કે વધારી કે ઘટાડી શકીએ નહીં તેથી જ તે સંક કોસ્ટ છે તેથી રિસર્ચ ઐન્ડ ડિવેલપ્મન્ટ એ સંક કોસ્ટ છે મૈન્યફૈક્ચરિંગ કોસ્ટ જે આપણે કરીશું કે નહીં એ નિર્ણય લોન્ચ ઑર નાટ લૉન્ચિંગ પર આધાર રાખે છે તેથી જ આ મૈન્યફૈક્ચરિંગ કોસ્ટ રેલવન્ટ કોસ્ટ બને છે હવે નિર્ણય લેતી વખતે તમારે ફક્ત રેલવન્ટ કોસ્ટ તરફ ધ્યાન આપવું જોઈએ અને સંક કોસ્ટ તરફ ન જોવું જોઈએ શું તમે સમજી ગયા તેથી આ વર્ગીકરણ ડિસિઝન લેવા માટે ખૂબ જ ઉપયોગી છે તે કંટ્રોલ હેતુઓ માટે ઉપયોગી નથી આ જુદા જુદા વર્ગીકરણો છે જે આપણે પહેલા ડાયરેક્ટ ઇનડાયરેક્ટ અથવા કન્ટ્રોલબલ નાન કન્ટ્રોલબલ જેવા છે આ મુખ્યત્વે ડિસિઝન લેવા માટે છે કિંમતનો બીજો એક પ્રકાર છે જેને ડિફરન્સલ કોસ્ટ તરીકે ઓળખવામાં આવે છે તેથી જો તમારી પાસે 2 ઑલ્ટર્નટિવ્જ઼ છે અને જો તમે તે ઑલ્ટર્નટિવ દ્વારા કોઈ વધારાનો ખર્ચ કરવા જઇ રહ્યા છો તો તેને ડિફરન્સિયલ કોસ્ટ કહેવામાં આવે છે તેથી જો આપણે રૂટ A લઈએ તો તેની કિંમત 100 રૂપિયા છે જો આપણે રૂટ B લઈએ તો તેની કિંમત 120 રૂપિયા છે તેથી ઑલ્ટર્નટિવ્જ઼ વચ્ચેનો ડિફરન્સ 20 રૂપિયા છે તે એક ડિફરન્સિયલ કોસ્ટ છે તે ડિસિઝન લેવામાં પણ ઉપયોગી છે હવે આપર્ટૂનટી કોસ્ટ હવે આપર્ટૂનટી કોસ્ટ એ નથી જે તમે કેશમાં ચૂકવો છો તેથી ઘણા લોકો કન્ફ્યૂજ઼્ડ થાય છે આ કોસ્ટ ઑફ લૉસ્ટ બેનફિટ છે તેથી જો કંઈક ટૂંકા સપ્લાઇમાં હોય તો અમે ઑલ્ટર્નટિવ A પસંદ કરીએ છીએ અમે ઑલ્ટર્નટિવ B પસંદ કરતા નથી તેથી જો આપણે B નો લાભ છોડીએ તો તે આપર્ટૂનટી કોસ્ટ છે તો ધારો કે તમે આ કોર્સનો વિડિઓ જોઈ શકો છો જે ઑલ્ટર્નટિવ A છે ઑલ્ટર્નટિવ B તમે કોઈ મૂવી જોઈ શકો છો તેથી તમે કયું એક પસંદ કરશો તમે સ્કાલર વિદ્યાર્થીઓ છો તેથી તમે આ બોરિંગ વિડિઓ જોવાનું પસંદ કર્યું છે તેથી તમે મૂવી જોવાનું સૈક્રફાઇસ કર્યું છે આ વિડિઓ જોવાની આપર્ટૂનટી કોસ્ટ છે શું તમે સમજી ગયા છો કદાચ તમે કૈશમાં કંઈપણ ચૂકવતા નથી પરંતુ તમારો સમય લિમિટિડ છે તે જ સમયે તમે વિડિઓઝ જોઈ શકશો તમે જેની સૈક્રફાઇસ આપી છે તે આપર્ટૂનટી કોસ્ટ છે ધારો કે તમે કોઈ કૉલેજમાં પ્રવેશ લો છો અને તમે 50000 ની ફી ચૂકવી રહ્યા છો જો તે એમબીએ કૉલેજ હોય તો કદાચ 5 લાખ તેથી તમે 2 વર્ષ માટે 5 લાખ ફી ચૂકવશો તેથી 5 લાખ 5 લાખથી ગુણાકાર કરીયે છે તો તે 2 વર્ષનો એમબીએ કોર્સ છે માનટેરી ટમ્સમા એમબીએ કરવાની કિંમત શું છે તે 5 x 2 10 લાખ વત્તા 2 લાખના કેટલાક અન્ય ખર્ચ 12 લાખ છે પરંતુ તમારી પાસે આપર્ટૂનટી કોસ્ટ પણ છે જો તમે કોઈ નોકરી કરો છો અને તમને 10 લાખ નો પેકેજ મળી રહ્યું છે તો 2 વર્ષમા 10 લાખ ગુમાવી રહ્યા છો તેથી 10 x 2 તમે 20 લાખ ગુમાવી રહ્યા છો તે આપર્ટૂનટી કોસ્ટ છે તેથી એમબીએ કરવાની કિંમત એ આપર્ટૂનટી કોસ્ટ છે 20 લાખ ઉપરાંત કૈશમ કોસ્ટ 12 લાખ તો એમબીએ કરવા માટેનો ટોટલ કોસ્ટ 32 લાખ છે હવે જો તમને કમેન્સરટ બેનફિટ મળી રહ્યો છે તો તમારે એમબીએ કરવાનો નિર્ણય લેવો જોઈએ અન્યથા કદાચ તમે પાર્ટ ટાઇમ એમબીએ માટે જઇ શકો છો જ્યાં તમારી ફી એક કિંમત છે પરંતુ તમે તમારી નોકરી અથવા પગાર ગુમાવતા નથી તેથી વિવિધ નિર્ણય લેવા માટે તમારે જે લાભનો સૈક્રફાઇસ કર્યો છે તે ધ્યાનમાં લેવાની જરૂર છે તેને આપર્ટૂનટી કોસ્ટ તરીકે ઓળખવામાં આવે છે મને લાગે છે કે તમે સમજી ગયા છો હવે આ એક ઉદાહરણ છે ધારો કે તમે કોઈ વ્યવસાય શરૂ કરવા માંગો છો અને જો તમે તે તમારા પોતાના મકાનમાં કરવા માંગતા હો તો કદાચ તમારા પોતાના ઘરથી તમારે કોઈ સૈલરી અથવા રેન્ટ ચૂકવવાની જરૂર નથી તેથી રેન્ટની કોસ્ટ બચાવવામાં આવી છે જે તમારા માટે આપર્ટૂનટી કોસ્ટ બની જાય છે હવે આગામી માર્જિનલ કોસ્ટ છે આ એક એક્સટ્રા યુનિટ બનાવવાનો કોસ્ટ છે પછીથી આપણે માર્જિનલ કોસ્ટીન્ગ નો અભ્યાસ કરીશું જ્યાં આ ખૂબ ઉપયોગી થશે તેથી 100 યુનિટ માટે જો કિંમત 1000 રૂપિયા છે જો તમે 101 યુનિટ બનાવો છો અને કિંમત 1005 છે તો 1 યુનિટ માટે એક્સટ્રા કોસ્ટ 5 રૂપિયા છે તે 1 યુનિટની માર્જિનલ કોસ્ટ છે પછી અવેરેંજ કોસ્ટ છે તેથી જો તમે ટોટલ કોસ્ટને નંબર ઑફ યુનિટની થી વિભાજન કરો તો તમને અવેરેંજ કોસ્ટ મળે છે જે ઉપયોગી છે પરંતુ મુખ્યત્વે કંટ્રોલ હેતુઓ માટે હવે છેલ્લું વર્ગીકરણ એ પ્રોડક્ટ કોસ્ટ વિરુદ્ધ પિરિઓડ કોસ્ટ છે જો તમે પ્રોડક્ટ અથવા મૈન્યફૈક્ચરિંગની ટોટલ કોસ્ટની ગણતરી કરો છો તો તે પ્રોડક્ટ કોસ્ટ બની જાય છે તે ઇન્વેન્ટરીઅબલ છે કારણ કે તમે તેને ઇન્વેન્ટરીમાં ઉમેરી શકો છો તેની સામે પિરિઓડ કોસ્ટ છે તેઓ સમય સાથે વધુ સંબંધિત છે ઉદાહરણ તરીકે રેન્ટ સેલરી તે યુનિટની સંખ્યા માટે નહીં પરંતુ સમય માટે કરવામાં આવે છે તેથી તેને પિરિઓડ કોસ્ટ તરીકે ગણવામાં આવે છે તેથી આજે આપણે મટીરીયલ લેબર ઓવરહેડ્સના એલિમેન્ટથી પ્રારંભ થતા મહત્વપૂર્ણ કોસ્ટ વર્ગીકરણની ચર્ચા કરી છે તે પછી અમે કંટ્રોલ સંબંધિત વર્ગીકરણો જોયા છે આપણે રેલવન્ટ કોસ્ટ વેરિયેબલ કોસ્ટ અથવા ડિફરન્સિયલ કોસ્ટ વગેરે સંબંધિત નિર્ણય લેતા પણ જોયા છે હવે આ વર્ગીકરણ આવતા સત્રોમાં ખૂબ ઉપયોગી છે અમે આ વર્ગીકરણનો ઉપયોગ કરીને કેટલીક પ્રોબ્લેમ્સઓ હલ કરીશું અથવા અમુક કેસોને હલ કરીશું હમણાં આપણે અહીં રોકાઈશું Words with meaning અનુકૂળ લાભ commensurate benefit ટોટલ કુલ ખોટ loss વિશ્લેષણ analysis નિર્ણય decision વર્ગીકરણ classification કર્મચારી employees પ્રત્યક્ષતા directness ક્રિયા action તીવ્ર sharp વાહન vehicle સારાંશ summary વિગતવાર depth વેચાણ sale ટૂંકા short વિભાજન divide મુખ્યત્વે mainly સંખ્યા numbers